તેથી જો આપણે યાદ કરીએ તો આપણા છેલ્લા લેક્ચરમાં આપણે ચેનલ રાઉટીંગ અને તેના કેટલાક પ્રકારો માટે લેફ્ટ એજ અલ્ગોરિધમ વિશે વાત કરી હતી જ્યાં આપણે વર્ટિકલ કન્સ્ટ્રેંટ ને હેન્ડલ કરવા અને ડોગલેગ્સ ને મંજૂરી આપવા માટે અલ્ગોરિધમ મુવ ને વિસ્તૃત કર્યું હતું તેથી આપણે આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ અને આપણે પહેલા નેટ મર્જ ચેનલ રાઉટર નામની કોઈ વસ્તુ વિશે વાત કરીશું આ અલ્ગોરિધમ યોશિમુરા અને કુહ ના કારણે હતો તેને ક્યારેક યોશિમુરા કુહ અલ્ગોરિધમ પણ કહેવામાં આવે છે તમે જુઓ નેટ મર્જ ચેનલ રાઉટિંગનો વિચાર કંઈક આવો છે તમારી પાસે 1 2 3 4 બહુવિધ નેટ છે તે રીતે તમે બધા ચેનલમાં રાઉટ કરવા માંગો છો ધારો કે તમારી પાસે 2 નેટ i અને j છે એક પ્રક્રિયા છે જેની આપણે ચર્ચા કરીશું કે જો તમને લાગતું હોય કે i અને j અમુક અર્થમાં સુસંગત છે તે અર્થમાં કે તેઓને એક જ ટ્રેક પર મૂકી શકાય છે તો પછી તમે તેમને મર્જ કરવાનો પ્રયાસ કરો તેથી એકવાર તમે 1 અને 3 ને મર્જ કરી દો ચાલો કહીએ કે તમે 2 નોડ્સ અથવા શિરોબિંદુઓ 1 અને 3 ને એકસાથે મર્જ કરીને એક સુપર વર્ટેક્ષ બનાવો ચાલો સુપર વર્ટેક્ષ એ 1 અને 3 સૂચવે છે તમે જ્યાં પણ મુવ કરો છો તે બધા એકસાથે આગળ વધશે આ રીતે 2 કે તેથી વધુ નેટ્સને તમે એક જ ટ્રેકમાં ગ્રુપ કરવાનો પ્રયાસ કરો છો અને તેમની વચ્ચે રહેલા વર્ટિકલ કન્સ્ટ્રેંટ ના આધારે તે સમગ્ર ક્લસ્ટરને ઉપર અને નીચે ખસેડો છો તેથી આ નેટ મર્જ ચેનલ રાઉટર પાછળનો પાયાનો વિચાર છે જ્યાં આપણે જોઈશું કે આપણે ઝોન તરીકે ઓળખાતા કંઈકને હેન્ડલ કરીશું તેમના એકબીજા પરના સંબંધો અને એક વાર ઝોનની ઓળખ અને વ્યાખ્યાયિત થઈ જાય તે પછી કેટલાક ગ્રાફ આધારિત પ્રક્રિયા પણ કરીશું તેથી ચાલો મૂળ વિચાર જોઈએ પ્રથમ મુદ્દો મહત્વપૂર્ણ છે વર્ટિકલ કન્સ્ટ્રેંટ ગ્રાફમાં જો તમે જોશો કે p લંબાઈનો પાથ છે તો તમારે ચેનલને રાઉટ કરવા માટે ઓછામાં ઓછા p આડા ટ્રેકની જરૂર પડશે આવું શા માટે છે ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે 1 અને 2 ની વચ્ચે વર્ટિકલ કન્સ્ટ્રેંટ છે કહો 2 અને 3 ની વચ્ચે 3 અને 4 ની વચ્ચે કહો અને 4 અને 5 ની વચ્ચે તેથી અહીં ભલે કોઈ સાઈકલ નથી પરંતુ વર્ટિકલ કન્સ્ટ્રેંટના ગ્રાફ 1 થી 2 2 થી 3 અને 3 થી 4 માં એક લાંબી સાંકળ છે હવે જો તમે આ ચેનલને રાઉટ કરવા માંગતા હોવ તેથી તમારું સોલ્યુશન આના જેવું દેખાશે ચાલો કહીએ કે આપણે 1 માટે વધુ એક ટર્મિનલ લઈએ કહો 1 અહીં પણ છે અને તમે અહીં બીજું ટર્મિનલ 5 પણ કહી દો તેથી જ્યારે તમે 1 ને રાઉટ કરવા માંગો છો ત્યારે તમે તેમને આ પ્રથમ ટ્રેકમાં મૂકવાનો પ્રયાસ કરો છો કારણ કે 1 એ શિરોબિંદુ છે જેની કોઈ ઇનકમિંગ એજ નથી તેથી 1 ને પહેલા લેઆઉટ કરવું પડશે પછી તમે 2 પર જાઓ તેથી 2 એ કુદરતી રીતે એક ઓવરલેપ છે તમારે તેને બીજા ટ્રેક પર મૂકવો પડશે 3 - 3 માં ફરીથી અહીં ઓવરલેપ છે તેથી 3 ને ત્રીજા ટ્રેક પર મૂકવા પડશે 4 ફરીથી ઓવરલેપ થશે અલબત્ત ચોથાને ચોથા ટ્રેક પર આગળ મૂકવું પડશે અહીં 5 સુધી અન્ય છે 4 થી 5 પણ આ એક કન્સ્ટ્રેંટ છે અને 5 ફરીથી ઓવરલેપ છે તેથી તમારે બીજા ટ્રેકનો ઉપયોગ કરવો પડશે તેથી તમે જોઈ શકો છો કે જો આપણી પાસે વર્ટિકલ કન્સ્ટ્રેંટ ગ્રાફમાં લાંબી ચેઈન હોય તો આ એક ખરાબ દૃશ્ય છે જેના કારણે તમારે સોલ્યુશન 1 2 3 4 અને 5 માં 5 ટ્રેકની જરૂર છે તેથી સાહજિક રીતે આપણે VCG માં સૌથી લાંબી સાંકળની લંબાઈ ઘટાડવાનો શક્ય તેટલો પ્રયાસ કરીએ છીએ સાહજિક વિચાર સાથે કે જો આપણે તે કરી શકીએ તો આ ટ્રેકની સંખ્યામાં પણ ઘટાડો કરશે અને જો તમે ટ્રેકની સંખ્યા ઘટાડવામાં સક્ષમ છો તો તેનો અર્થ એ થશે કે આપણે ચેનલની ઊંચાઈ ઘટાડી રહ્યા છીએ જે સૂચવે છે કે વિસ્તાર રાઉટિંગ વિસ્તાર ઓછો થાય છે બરાબર છે તેથી જેમ મેં કહ્યું તેમ મૂળ વિચાર એ VCG માં સૌથી લાંબો રસ્તો ઓછો કરવાનો પ્રયાસ કરવાનો છે તેથી આ કરવા માટે આપણે આ સૌથી લાંબો રસ્તો ઘટાડવા માટે કેટલાક નોડ્સ મર્જ કરવાનો પ્રયાસ કરીએ છીએ આ આપણે જોઈશું અને ફરીથી મૂળ નેટ મર્જ ચેનલ રાઉટીંગ એલ્ગોરિધમ VCG માં ડોગલેગ્સ અથવા સાયકલને મંજૂરી આપતું નથી પરંતુ આ વધુ અત્યાધુનિક એલ્ગોરિધમ છે જે મૂળ લેફ્ટ એજ અલ્ગોરિધમને કોમ્પેક્ટ કરવા વધુ સારા ઉકેલ તરફ દોરી જાય છે તેથી જેમ મેં કહ્યું કે આપણી પાસે ઝોનનો ખ્યાલ છે કુલ રાઉટિંગ ચેનલને સંખ્યાબંધ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે જે રિજન્સ છે નજીક ના ઝોનમાં તમે નેટ જુઓ છો જે તેમની સાથે છે તેમને જ્યારે જરૂર હોય ત્યારે મર્જ કરી શકાય છે અને એકવાર તેઓ મર્જ થઈ જાય પછી તમને કમ્પોઝિટ નેટ તરીકે ઓળખાતી કોઈક વસ્તુ મળે છે તેથી શરૂઆતમાં આપણી પાસે વ્યક્તિગત નેટ હતી તેથી તમે ઝોન તરીકે ઓળખાતી કોઈ વસ્તુને વ્યાખ્યાયિત કરો છો નજીકના ઝોનમાં કેટલાક નિયમો છે જેનો ઉપયોગ કરીને તમે કેટલીક નેટને મર્જ કરી શકો છો અને તમને એક કોમ્પોસાઇટ નેટ મળે છે હવે એક વાર તમે કોમ્પોસાઇટ નેટ મેળવો છો હવે તમે કહી રહ્યા છો કે જો કોમ્પોસાઇટ નેટ માં 2 નેટ i અને j હોય બંને i અને j એ જ ટ્રેક પર મૂકેલા હોવા જોઈએ જે એ કન્સ્ટ્રેંટ છે જે તમે વધારામાં ઇમ્પોસ કરી રહ્યા છો તેથી અલ્ગોરિધમના પગલાઓ અંગે 3 મુખ્ય પગલાં છે ઝોનનું પ્રતિનિધિત્વ નેટ મર્જિંગ અને ટ્રેક અસાઇનમેન્ટ તેથી આપણે આ પ્રક્રિયાઓને આના જેવી ઉદાહરણ ચેનલની મદદથી સમજાવીશું તમે જુઓ છો કે અહીં અમારી પાસે 10 નેટવાળી એક ઉદાહરણ ચેનલ છે જે 1 થી 10 સુધીની સંખ્યા છે અને આ આડી રેખાઓ દરેક નેટનો આ સ્પાન દર્શાવે છે આ નેટ 1 નો સ્પાન છે આ નેટ નંબર 4 ના આ સ્પાનની નેટ છે આ નેટ નંબર 5 નો સ્પાન છે અહીં કનેક્શન્સ સાથે અહીં અને અહીં આ નેટ નંબર 9 નો સ્પાન છે અને તે પ્રમાણે તેથી આ મલ્ટી ટર્મિનલ નેટ્સને પણ મંજૂરી આપે છે તેથી તમે જુઓ નેટના આ સ્પાનમાંથી તમે હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ ગ્રાફ બનાવી શકો છો જે કહેશે કે નેટ 1 અને 3 ઓવર લેપિંગ છે 1 અને 4 ઓવર લેપિંગ છે 1 અને 5 ઓવર લેપિંગ છે અને તે પ્રમાણે આગળ અને 1 અને 2 પણ ઓવર લેપિંગ છે તેથી આ રીતે તમે દરેક કૉલમ વિશે કેટલીક માહિતી બનાવી શકો છો કૉલમ 1 કૉલમ 2 કૉલમ 3માં જે નેટ્સ છે જે ઓવરલેપ થઈ રહી છે ઉદાહરણ તરીકે પ્રથમ કૉલમમાં તમારી પાસે માત્ર નેટ 2 છે બીજી કૉલમમાં આપણી પાસે નેટ 1 3 અને 2 છે ત્રીજી કૉલમમાં આપણી પાસે 4 અને 5 છે 5 નેટ્સ પણ છે પાંચમી કૉલમમાં પણ 5 નેટ છે 6ઠ્ઠી કૉલમમાં 1 4 5 છે અને 2 છે હવે 3 નથી 3 અહીં અટકી ગઈ છે તેથી આ રીતે દરેક કૉલમની સાથે તમે એ શોધવાનો પ્રયાસ કરો કે તે કોલમને ક્રોસ કરતી કઈ નેટ્સ છે તે આ ઝોનની રજૂઆત પાછળનો મૂળ વિચાર છે તેથી જેમ મેં કહ્યું છે આ ચેનલની દરેક કૉલમ સાથે જેમ કે અહીં કૉલમ 1 2 3 4 તમે એક સેટ Si વ્યાખ્યાયિત કરો છો જે કોલમ i ને ક્રોસ કરતા નેટ્સના સમૂહને સૂચિત કરશે તેથી આપણને S1 S2 S3 S4 S5 ઘણા સેટ મળશે હવે તેમાંથી તમે ઉદાહરણ તરીકે શોધી શકો છો તમે શોધી શકો છો કે તમારા S1 માં ચાલો કહીએ કે ફક્ત 2 નો સમાવેશ થાય છે ચાલો કહીએ કે S2 માં 2 3 અને 5 નો સમાવેશ થાય છે ધારો કે S3 માં 2 3 4 5 નો સમાવેશ થાય છે આ S4 માં ચાલો કહીએ કે 3 અને 5 સમાવેશ થાય છે ચાલો કહીએ કે આ એક ઉદાહરણ છે તેથી જો તમારી પાસે તમે ઝોન કહી શકો એવા સેટ હોય તો તમે મહત્તમ ઝોનને ઓળખી શકો છો તો હું કેવી રીતે ઓળખું 2 3 4 5 એ મહત્તમ સમૂહ છે અન્ય આના સબસેટ છે 2 એ યોગ્ય સમૂહ છે 2 3 5 પણ યોગ્ય સબસેટછે 3 5 પણ યોગ્ય સબસેટ છે તેથી તમે આ સબસેટ્સને અવગણશો તમે માત્ર મહત્તમ સેટ લો છો અને આ એક ઝોનને વ્યાખ્યાયિત કરશે આ તમારો એક ઝોન હશે એ જ રીતે તમે અન્ય ઝોનને વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખો આ કદાચ આ ઝોન 1 હશે પછી આપણી પાસે ઝોન 2 હશે અને તે પ્રમાણે આ મૂળભૂત વિચાર છે તેથી વિચાર એ છે કે તમે ફક્ત તે જ Si લો જે મેં દર્શાવ્યા પ્રમાણે મહત્તમ છે અને ઝોનને વ્યાખ્યાયિત કરવા તે દરેક મહત્તમ સેટ માટે હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ ગ્રાફ માટે ઝોનનો અર્થ છે કે તે ગ્રાફમાં મહત્તમ ક્લીક ને અનુરૂપ છે આનો અર્થ શું છે ચાલો આપણે ફરીથી આ પર પાછા આવીએ જુઓ 2 3 4 5 એટલે શું ત્રીજી કૉલમમાં 2 અને 3 ના હોરીઝોન્ટલ સેગમેન્ટ્સ એકબીજાને છેદે છે જેમ કે જો તમારી પાસે ગ્રાફની રજૂઆત હોય જ્યાં શિરોબિંદુઓ નેટ્સ સૂચવે છે તેથી આ 4 એ એક સમૂહના છે એટલે દરેક જોડ વચ્ચે હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ છે તેથી આ એક ક્લીક 4 શિરોબિંદુ છે આને 4 ક્લીક કહેવાય છે ક્લીક એટલે મહત્તમ રીતે જોડાયેલ ગ્રાફ શિરોબિંદુઓની દરેક જોડ તેમની વચ્ચે ધાર ધરાવે છે તેથી આવા દરેક મહત્તમ સમૂહ માટે તમે આવા ક્લીક ને વ્યાખ્યાયિત કરી શકો છો તેથી કહો કે એક ઝોન ગ્રાફમાં મહત્તમ ક્લીક સૂચવે છે તેથી તમે અહીં આપેલા ઉદાહરણ માટે જો તમે ફક્ત પ્રથમ કૉલમમાં વર્કઆઉટ કરો છો તો તમારી પાસે ફક્ત 2 છે બીજી કૉલમ 1 1 આ 3 છે આ 2 છે ત્રીજી કૉલમમાં તે 4 1 આ 1 છે આ 4 છે આ 5 છે આ 3 છે આ 2 છે અને તે પ્રમાણે આગળ જો તમે તેને વર્કઆઉટ કરશો તમે જોશો કે તમે આના જેવા સેટ મેળવશો કૉલમ 1 અને અનુરૂપ સેટ કૉલમ 1 તે 2 છે 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 1 2 4 5 પછી 2 4 6 તમે જુઓ છો કે અહીં તમારા સેટ વધી રહ્યા છે વધી રહ્યા છે વધી રહ્યા છે તમે મહત્તમ સેટ 1 2 3 4 5 મેળવી રહ્યાં છો તે ઘટી રહ્યું છે પરંતુ તેમ છતાં તે 1 2 4 5 જે તમે લો છો તે સબસેટ છે પરંતુ એકવાર તમે અહીં પહોંચ્યા પછી જ્યાં નવું એલિમેંટ 6 આવી રહ્યું છે જે હવે આનો સબસેટ નથી તો તમે આગલા ઝોનમાં જશો આ રીતે તમે ઝોનને વ્યાખ્યાયિત કરો છો તમે આ કરવાનું ચાલુ રાખો છો આ આખી વસ્તુ એક ઝોનને અનુરૂપ હશે તમે અહીં મહત્તમ સેટ 1 2 3 4 5 ધ્યાનમાં લો પછી તમે છઠ્ઠી કૉલમમાં આગળ વધો તો તમને 2 4 6 દેખાશે તમે જે કંઈપણ 2 4 6 છે એ શામેલ કર શકો નહી કારણ કે આગલી કૉલમમાં તમારી 4 6 7 અને નવી નેટ્સ 7 આવી રહી છે પછી તમારી પાસે 4 7 8 છે અહીં અલબત્ત 4 7 8 9 7 8 9 આ 3 એકસાથે જૂથ થઈ શકે છે કારણ કે 4 7 8 9 મહત્તમ છે આ 2 આના સબસેટ છે તો તમારી પાસે 7 9 10 9 10 આ આનો સબસેટ છે તેથી આ ચોક્કસ સમસ્યા માટે તમે આ રીતે ઝોનને વ્યાખ્યાયિત કરી શકો છો અને તમે ઓળખી શકો છો કે ત્યાં 5 ઝોન છે અને આ માત્ર ઝોનની રજૂઆત છે અમે પછી જોઈશું કે તમે આ ઝોનની રજૂઆતને કેવી રીતે હેરફેર કરી શકો છો આ કહે છે કે મારી પાસે 5 ઝોન છે પ્રથમ ઝોનમાં મારી પાસે નેટ નંબરો 1 2 3 4 5 છે હું તેને આ રીતે બતાવું છું 1 2 3 4 અને 5 આ ઝોન 1 માં છે ઝોન 2 માં છે ઝોન 2માં મારી પાસે 2 4 6 છે તેથી 2 એ ઝોન 2 માં ચાલુ રહે છે 4 ચાલુ રહે છે અને નવું નેટ 6 શરૂ થાય છે તેથી જ અહીં 6માં ડિસ્કનેક્શન બતાવવામાં આવ્યું છે ઝોન 3 4 6 7 4 ચાલુ રહે છે 6 ચાલુ રહે છે અને એક નવી નેટ 7 અહીં આવે છે ઝોન 4 4 7 8 9 છે એ જ રીતે 4 ચાલુ રહે છે 7 ચાલુ રહે છે 8 9 અને 7 9 10 7 ચાલુ રહે છે 9 ચાલુ રહે છે 10 આ ઝોનની રજૂઆત છે અને આ સમસ્યામાંથી ફરીથી તમે વર્ટિકલ કન્સ્ટ્રેંટ ગ્રાફ વ્યાખ્યાયિત કરી શકો છો 3 ની ટોચ પર 1 5 ના ટોચ પર 4 3 ની ટોચ પર 5 અને તેથી વધુ તેથી હું અહીં VCG બતાવી રહ્યો છું જે તમે ચકાસી શકો છો તેથી આપણી પાસે ઝોનની રજૂઆત છે આપણી પાસે વર્ટિકલ કન્સ્ટ્રેંટ ગ્રાફ છેબરાબર તેથી આપણે આ ઝોનની ઓળખ કરી છે સ્ટેપ 2 કહે છે કે હવે આપણે કેટલાક નેટ્સને મર્જ કરવા મુવ કરીએ છીએ હવે ફરીથી અહીં પાછા જઈએ તો મારી પાસે નેટ્સ 1 2 3 4 5 6 7 8 9 10 છે હવે તમે એક વસ્તુ જુઓ છો તે માત્ર સાહજિક રીતે હું બતાવી રહ્યો છું જ્યારે તમે નેટ નંબર 5 અને 6 જોશો ત્યારે તેઓ ઝોન 1 અને 2 માં ટ્રેક શેર કરી શકે છે કારણ કે તેઓમાં કંઈપણ સરખું નથી ડિસકનેક્શન છે તેવી જ રીતે 1 અને 6 3 અને 6 ને તેઓ શેર કરી શકે છેબરાબર તેથી વિચાર કંઈક આવો છે જો 2 નેટ Ni અને Nj હોય જેના માટે આપણી પાસે આ 2 શરતો છેખરું ને પ્રથમ તેમની વચ્ચે કોઈ વર્ટિકલ કન્સ્ટ્રેંટ નથી કારણ કે જો વર્ટિકલ કન્સ્ટ્રેંટ હોય તો તમે તેમને એક જ ટ્રેકમાં મર્જ કરી શકતા નથી બરોબર અને વર્ટિકલ કન્સ્ટ્રેંટ પણ નથી અને કોઈ હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ પણ નથી પ્રથમ એ હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ છે બીજો વર્ટિકલ કન્સ્ટ્રેંટ છે તેથી મતલબ કે કોઈ હોરિઝોન્ટલ ઓવર લેપ નથી VCG માં કોઈ ડીપેણ્ડેંસી નથી તો જ તમે તેને એક જ ટ્રેકમાં મર્જ કરી શકો છો તેથી જો તમારી પાસે 2 નેટ્સ હોય જેના માટે આવી શરતો ધરાવતી હોય તો તમે 2 નેટને એકસાથે મર્જ કરીને કહેવાતી કોમ્પોસીટ નેટ બનાવી શકો છો તો એકવાર તમે કોમ્પોસીટ નેટ બનાવી લો પછી તમે VCG માં શું કરો છો આ Vi અને Vj જેને તમે મર્જ કર્યા છે તમે Vi અને Vj ને કાઢી નાખો અને તેને 1 નોડ Vij વડે બદલો તે એક કોમ્પોસીટ નોડ છે અને તમે જુઓ હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ ગ્રાફ અને આ ઝોનની ખરેખર રજૂઆત કરવા માટેની 2 વૈકલ્પિક રીતો છે તમે જુઓ છો કે HCG પણ આ જ વસ્તુ વિશે વાત કરે છે ઝોન 1 માં 5 ક્લીક છે 1 2 3 4 5 ઝોન 2 માં 3 ક્લીક છે 2 4 6 ઝોન 3 માં 3 ક્લીક છે 7 4 5 તેથી તમે તેને HCGને ગ્રાફ તરીકે રજૂ કરી શકો છો અથવા તમે તેને ઝોનની રજૂઆત તરીકે બતાવી શકો છો બંને સમાન છે તેથી નોડ નેટ Vij દ્વારા Vi અને Vj ને બદલીને HCG ને પણ સુધારો કરો જેનો અર્થ કે હવે મેં Vi અને Vj ને સંયુક્ત નેટમાં મર્જ કરી દીધા છે જે Ni અને Nj ને અનુરૂપ સળંગ ઝોન પર કબજો કરશે અને પછીથી તેઓને સમાન ટ્રેક પર મૂકવામાં આવશે આ નેટ મર્જિંગ પાછળનો મૂળ વિચાર છે હવે હું આને ઉદાહરણ સાથે સમજાવીશ પ્રક્રિયા વૈકલ્પિક હશે તેનો અર્થ એ છે કે તમે આ કરવાનું ચાલુ રાખો દરેક પગલા પર નોડ્સની જોડ શોધવા માટે કે જેને મર્જ કરી શકાય છે અને તેને મર્જ કરી શકાય છે ઉદાહરણ તરીકે કે Z1 અને Z2 ની વચ્ચે મેં કહ્યું તેમ તમે 1 અને 6 ને મર્જ કરી શકો છો તમે 3 અને 6 ને મર્જ કરી શકો છો તમે 5 અને 6 ને મર્જ કરી શકો છો પરંતુ 2 અને 6 તમે મર્જ કરી શકતા નથી કારણ કે ત્યાં એક હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ છે 4 અને 6 તમે મર્જ કરી શકતા નથી ત્યાં એક હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ છે તેથી આ ગ્રાફમાં 3 પસંદગીઓ છે 1 6 3 6 5 6 તમે 1 અને 6 3 અને 6 અથવા 5 અને 6 ને મર્જ કરી શકો છો હવે તમારી પાસે ઘણી પસંદગીઓ છે હવે કોનો ઉપયોગ કરવો તે એક હ્યુરિસ્ટિક છે તે કહે છે કે જો તમારી પાસે બહુવિધ પસંદગીઓ હોય તો તમે નેટ્સની તે જોડને મર્જ કરો છો જે VCG માં સૌથી લાંબા પાથની લંબાઈને ઘટાડે છે કારણ કે તમને યાદ છે કે અહીં આપણો આમાં નો એક ઉદ્દેશ્ય VCG માં મહત્તમ લંબાઈના પાથને ન્યૂનતમ કરવાનો પણ છે કારણ કે તે ટ્રેકની સંખ્યા ઘટાડવાનું સૂચિત કરશે તેથી તમે નેટ્સની તે જોડને મર્જ કરો જે VCG માં મહત્તમ લંબાઈમાં મહત્તમ ઘટાડો તરફ દોરી જશે તેથી અલબત્ત તે પરિણામ છે તે ચકાસવું સરળ છે જો તમારા મૂળ VCG માં કોઈ સાઇકલ ન હોય જે ધાર્યું હોય કે મર્જ કર્યા પછી પણ તમને સાઇકલ દેખાઈ શકતા નથી તેથી તેમાં પણ કોઈ સાઇકલ હશે નહીં તેથી ચાલો એક ઉદાહરણ લઈએ જ્યારે મેં કહ્યું છે કે ઈટરેશન 1 તમારું VCG હતું બરોબર અને મેં કહ્યું કે હું પ્રથમ સ્ટેપમાં 1 6 3 6 અથવા 5 6 ને મર્જ કરી શકું છું તેથી Z1 અને Z2 વચ્ચે પછી આપણે Z2 Z3 જોશું પછી તમે Z3 Z4 અને તેથી પ્રમાણે આગળ જોશો તેથી પ્રથમ સ્ટેપમાં મારી પાસે 3 પસંદગીઓ છે 1 6 3 6 અને 5 6 ધારો કે હું 1 6 મર્જ કરું છું તેથી મારું VCG આમાં રૂપાંતરિત થાય છે જો હું 3 6 મર્જ કરું તો તમે આ ચકાસી શકો છો મારું VCG આમાં મોડીફાઈ થાય છે અને જો હું 5 6 મર્જ કરું તો મારું VCG આમાં મોડીફાઈ થશે હવે ચાલો મહત્તમ માર્ગો જોઈએ પ્રથમ કિસ્સામાં મહત્તમ માર્ગ શું છે તમે 10 થી જુઓ હું મહત્તમ પાથ 10 થી 7 7 થી આમાં આ થી 5 5 થી 3 મેળવી શકું છું તેથી ત્યાં 4 લંબાઈનો રસ્તો છે અને અહીં અહીં તમારી પાસે મહત્તમ છે મને લાગે છે કે 1 થી 5 5 થી 3 6 3 6 થી 2 3 તેથી આ પહેલા કરતા વધુ સારું છે પરંતુ શ્રેષ્ઠ પસંદગી આ મર્જિંગ 7 6 છે કારણ કે અહીં તમને 2 માત્ર 2 મળે છે તેથી આ ઉદાહરણ બતાવે છે કે જો તમારી પાસે બહુવિધ પસંદગીઓ છે તો તમે બધા વિકલ્પોની શોધ કરો અને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો અને ત્યાં 5 અને 6 નામથી મર્જિંગ છે તેથી દરેક પગલા પર તમે આ કરી રહ્યા છો તેનો અર્થ એ છે કે જ્યારે તમે ઝોન 1 અને ઝોન 2 કન્ઝર્વેટિવ ઝોનનો સામનો કરી રહ્યાં હોવ ત્યારે આ કન્ઝર્વેટિવ ઝોનમાં કયા નેટ્સ મર્જ કરી શકાય તે શોધવા માટે તે પસંદ કરો શ્રેષ્ઠ પસંદ કરો પછી તમે આગળની જોડ Z 2 અને Z 3 પર જાઓ તેમની વચ્ચે જે નેટ્સની શ્રેષ્ઠ જોડી છે જેને મર્જ કરી શકાય છે તમે આને ઈટરેટિવલી પુનરાવર્તિત કરો તેથી હું તમને ઈટરેશનના પરિણામો બતાવી રહ્યો છું તેથી આગલા પગલામાં તમે શોધી શકો છો કે તમે 1 અને 7 ને મર્જ કરી શકો છો તેથી તમે ફક્ત તે ઝોનની રજૂઆત પર પાછા જઈ શકો છો આગળના સ્ટેપ્સ વચ્ચે તમે જોઈ શકો છો કે 1 અને 7 Z 3 મારી પાસે 7 છે તેથી 7 ને અગાઉની નેટમાંથી એક સાથે મર્જ કરી શકાય છે અને 1 અને 7 તમને શ્રેષ્ઠ ઘટાડો આપે છે કારણ કે આ તમારું પ્રારંભિક હતું વિચારો કે જો તમે 1 અને 7 ને મર્જ કરો છો તો તમારી લંબાઈ સમાન રહે છે અથવા તે ઘટે છે તેથી હું શ્રેષ્ઠ ઉકેલો બતાવી રહ્યો છું પ્રથમ સ્ટેપમાં 1 અને 7 ને મર્જ કરો પછી 5 6 અને 9 ને મર્જ કરો તમને 5 6 9 તરીકે કોમ્પોસીટ નોડ મળશે પછી તમારા 3 અને 8 ને મર્જ કરો 3 અને 8 ને પણ મર્જ કરો તમને આ મળશે તેથી આ 1 7 એ 3 તરફ નિર્દેશ કરી રહ્યું હતું હવે તે 3 8 તરફ નિર્દેશ કરશે 9 એ 8 તરફ નિર્દેશ કરી રહ્યું હતું 9 એ 3 8 તરફ નિર્દેશ કરશે છેલ્લા સ્ટેપમાં તમે 4 અને 10 ને મર્જ કરશો તેથી તમને આ મળશે તેથી તમારી પાસે અહીં એક ઉકેલ છે જ્યાં તમે મર્જ થઈ શકે તેવા તમામ નેટ્સ મર્જ કરી દીધા છે અને હવે તમે જોઈ શકો છો કે તમે જે પાથ મેળવો છો તેની મહત્તમ લંબાઈ 1 2 અને 3 છે અને જુઓ લંબાઈ એ મુદ્દો નથી તમે જુઓ કે તમારી પાસે આવા કેટલા કોમ્પોસીટ નોડ્સ છે તમે જુઓ મારી પાસે 1 2 3 4 5 છે હવે હું આગળ વધી શકતો નથી તેથી હું 5 શિરોબિંદુઓ સાથેના ગ્રાફ પર પહોંચ્યો છું હવે જો હું જોઉં કે હું આ ગ્રાફમાંથી શિરોબિંદુઓની કોઈ વધુ જોડને મર્જ કરી શકતો નથી તો તેનો અર્થ શું છે કાં તો આ શિરોબિંદુઓની જોડ જે ઈંડિવિડૂયલ નેટ અથવા કોમ્પોસીટ નેટને અનુરૂપ હોઈ શકે છે તે કાં તો તે હોરીઝોન્ટલી ઓવર લેપિંગ હોય છે તેનો અર્થ એ કે તેઓને સમાન ટ્રેક પર મૂકી શકાતા નથી અથવા ત્યાં હોરીઝોન્ટલ કન્સ્ટ્રેંટ છે મારે એકને બીજાની ટોચ પર મૂકવો પડશે તે સમાન ટ્રેક પર મૂકી શકાશે નહીં હવે હું એક એવા ઉકેલ પર પહોંચ્યો છું જ્યાં તમે આગળ બીજું કંઈપણ મર્જ કરી શકતા નથી તો નેટ્સ મર્જ કર્યા પછી આ તમારો અંતિમ ઉકેલ છે આ ગ્રાફ તમને શું કહે છે આ ગ્રાફ તમને જણાવે છે કે 4 10 ને એક ટ્રેકમાં મર્જ કરી શકાય છે 1 7 ને ટ્રેકમાં મર્જ કરી શકાય છે 5 6 9 ને મર્જ કરી શકાય છે અને 3 8 ને પણ મર્જ કરી શકાય છે તેથી છેલ્લું સ્ટેપ ટ્રેક અસાઇનમેન્ટ તમે તેને તે મુજબ કરો આ ગ્રાફમાં શિરોબિંદુઓ છે પ્રથમ ટ્રૅક તમે જુઓ છો હવે તમે ફક્ત વર્ટિકલ કન્સ્ટ્રેંટ ગ્રાફ દ્વારા ઓર્ડર કરો છો તમારે પ્રથમ 4 10 લેવા પડશે કોઈ ઇનકમિંગ એજ નથી પછી 1 7 પછી 5 6 9 આ 2 કોઈપણ ક્રમમાં કરી શકાય છે 2 અને 3 પોઈન્ટ કોઈપણ ક્રમમાં કરી શકાય છે તેથી ટ્રૅક 1 મેં આ મૂક્યું ટ્રૅક 2 મેં આ મૂક્યું ટ્રૅક 3માં આ 4 5 5 માં હું 3 અને 8 બંનેને એકસાથે મૂકી શકું છું 3 8 અને 2 અને 3 મને જોઈએ છે હું આ બદલી શકું છું જો જરૂરી હોય તો ટ્રેક 4 અને 5 અદલાબદલી થઈ શકે છે તેથી મને આ રીતે મારો અંતિમ ઉકેલ મળે છે પ્રથમ બીજો ત્રીજો ચોથો અને પાંચમો ટ્રેક તેથી યોશિમુરા કુહ અલ્ગોરિધમ પાછળનો આ મૂળ વિચાર છે જે આ ઝોનનું વિશ્લેષણ કરે છે જે HCGમાં સૌથી લાંબો ભાગ ઘટાડવાનો પ્રયાસ કરે છે અને સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ એક્સટેન્ડેડ લેફ્ટ એજ અલ્ગોરિધમની તુલનામાં વધુ સારો ઉકેલ પૂરો પાડે છે બરાબર આગળ આપણે એક પદ્ધતિ પર આવીએ છીએ જે ગ્રીડી છે ગ્રીડી ચેનલ રાઉટરનો અર્થ છે કે હું એક જ સમયે સમગ્ર સમસ્યાને જોઈ રહ્યો નથી હું સમસ્યાને ઇંક્રિમેંટલી જોઉં છું ખાસ કરીને હું પ્રથમ કૉલમથી શરૂ કરું છું હું ક્રમિક પ્રથમ કૉલમથી બીજી બીજીથી ત્રીજી કૉલમમાં જઉં છું ત્રીજાથી ચોથા અને હું જેમ જેમ આગળ વધી રહ્યો છું તેમ તેમ હું નેટને ઇંક્રિમેંટલી રાઉટ કરવાનો પ્રયાસ કરું છું ગ્રીડી નો અર્થ એ છે કે દરેક સ્ટેપ પર હું શ્રેષ્ઠ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ એકંદરે તે એક સારા ઉકેલ તરફ દોરી શકે છે અથવા ન પણ દોરી શકે હવે ફાયદા એ કે અહીં તમે VCG માં સાઈકલ સહિતની આર્બીટ્રેરી સિચ્યુએશનને હેન્ડલ કરી શકો છો સાહજિક રીતે મને એક ઉદાહરણ આપવા દો જે તમને ખ્યાલ આપી શકે ધારો કે મારી પાસે VCG સાઈકલ સાથેનું એક સરળ ઉદાહરણ છે કહો 1 થી 2 2 થી 3 3 થી 1 જુઓ આપણે અત્યાર સુધી જે પદ્ધતિઓ જોઈ છે તે આને હેન્ડલ કરવામાં અસમર્થ છે હવે ચાલો જોઈએ કે આપણે આ અહીં કેવી રીતે કરીએ છીએ અહીં આપણે પ્રથમ કૉલમથી શરૂઆત કરીએ છીએ કૉલમ પછી કૉલમ મુવ કરીએ છીએ અહીં ફક્ત 3 કૉલમ છે ચાલો જોઈએ પ્રથમ કૉલમ હું જોઉં છું કે 1 એ 2 ની ટોચ પર છે તેથી મારી પાસે છે તો હું શું કરું હું 1 માટે નેટ શરૂ કરું છું હું 2 માટે નેટ શરૂ કરું છું ત્યાં નિયમોનો સમૂહ હશે જે હું કરીશ અમે ટૂંક સમયમાં વાત કરીશું તેથી મેં આ કર્યું છે તેથી હવે હું બીજા તરફ આગળ વધું છું બીજામાં હું જોઉં છું કે હું પહેલેથી જ 1 સાથે ચાલુ રાખું છું મેં પહેલેથી જ 2 સાથે ચાલુ રાખ્યું છે પરંતુ હું અહીં કરી શકું નહીં 2 અને 2ને કનેક્ટ કરી શકું છું કોઈ સમસ્યા નથી તેથી 2 હું આ 2 સાથે કનેક્ટ કરી શકું છું કારણ કે 2 અને 3 માટે ટર્મિનલ છે નવું કનેક્શન આવી રહ્યું છે તેથી 3 ત્રીજા ટ્રેક પર શરૂ થશે અને 2 સમાપ્ત થઈ ચૂક્યું છે તેથી 2 ને આપણે લંબાવવાની જરૂર નથી પરંતુ 1 ને આપણે લંબાવવું પડશે હવે આપણે ત્રીજા તરફ જઈએ છીએ તો આ 1 અહીં આવે છે 3 અહીં આવે છે આપણે જોઈએ છીએ કે હવે આપણને એક સમસ્યા છે જો આપણે આ નેટને 3 સાથે અને આ નેટને 1 સાથે કનેક્ટ કરીએ તો એક શોર્ટ સર્કિટ આવે છે કારણ કે આને નીચેના ટર્મિનલ સાથે જોડવાનું હોય છે આને ઉપરના ટર્મિનલ સાથે કનેક્ટ કરવું પડશે તેથી બંને જો તમે બ્લૂ દ્વારા કનેક્ટ કરો છો તો એક શોર્ટ સર્કિટ છે તેથી જો આવું દૃશ્ય થાય તો તમે શું કરશો અમે તેમને અહીં કનેક્ટ કરતા નથી આપણે શું કરીએ અમે ફરીથી અહીંથી બીજી નેટ શરૂ કરીએ અને અહીંથી બીજી નેટ શરૂ કરીએ છીએ તો હવે આ પણ 3 થશે આ પણ 1 થશે તો હવે તમે આગળની કૉલમ પર જાઓ તેથી તેને વધારાના કૉલમની જરૂર પડી શકે છે તેથી જ્યારે તમે આગલી કૉલમ પર જાઓ ત્યારે તમે શું કરો છો તમે આ 1 ને 1 સાથે જોડો છો માફ કરો આ બ્લૂમાં તમે 1 ને 1 સાથે બ્લૂમાં જોડો છો તમે આને ફરીથી આગળ મુવ કરો છો 3 ને 3 સાથે જોડો છો તેથી તમે કનેક્શન કંઈક આના જેવું બનાવો છો આ જેનો અર્થ એ છે કે તમે ડોગલેગ્સને 2 વસ્તુઓની મંજૂરી આપો છો કારણ કે જ્યારે તમે કનેક્ટ કરી રહ્યાં હોવ ઉદાહરણ તરીકે કહો 3 ને 3 સાથે આપણી પાસે 2 હોરીઝોન્ટલ સેગમેન્ટ છે 1 સાથે 1 આપણી પાસે 2 હોરીઝોન્ટલ સેગમેન્ટ્સ પણ છે તેથી તમે ડોગલેગ્સને મંજૂરી આપી રહ્યા છો પરંતુ તમારે પ્રક્રિયામાં જેમ આ ઉદાહરણ બતાવે છે તેમ કેટલાક વધારાના કૉલમની જરૂર પડી શકે છે બરાબર તેથી આ ડોગલેગ ચેનલ રાઉટર પાછળનો મૂળ વિચાર છે તેથી હું તમને મૂળ નિયમો જણાવીશ જે અનુસરવામાં આવ્યા હતા તેથી ગ્રીડી ચેનલ રાઉટર જેમ કે મેં કહ્યું તેમ તે ચેનલને કોલમ પછી કોલમ ડાબેથી શરૂ કરીને રાઉટ કરે છે અને હું જેની વાત કરીશ તે નિયમો અથવા હયુરિસ્ટિક્સ સમૂહ છે તે VCG માં સાઈકલ સહિત કોઈપણ પ્રકારની કન્સ્ટ્રેઇન સાથેની અર્બીટ્રરી સમસ્યાઓને હેન્ડલ કરી શકે છે પરંતુ મેં બતાવ્યું છે કે આ માટે ચેનલના અંતમાં વધારાના કૉલમની જરૂર પડી શકે છે તેથી કેટલાક હ્યુરિસ્ટિક્સ આના જેવા છે ડાબી બાજુથી શરૂ થતા કૉલમ પછી કૉલમ બધા સેગમેન્ટ્સ મૂકો કોઈપણ ટર્મિનલને ટ્રંક સેગમેન્ટને અનુરુપ નેટ સાથે કનેક્ટ કરો વર્ટિકલ સેગમેન્ટનો ઉપયોગ કરીને કોઈપણ સ્પ્લિટ નેટને કોલાપ્સ કરો જે આપણે અહીં અંતે કરી રહ્યા છીએ જુઓ અહીં અંતે આ 2 સ્પ્લિટ નેટ્સ જ્યાં વર્ટિકલ સેગમેન્ટને જોડે છે અહીં પણ આપણે વર્ટિકલ સેગમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ મારો મતલબ એ છે કે 2 હોરીઝોન્ટલ સેગમેન્ટને કોલાપ્સ દ્વારાવર્ટિકલ સેગમેન્ટમાં જોડાંણથી અને સમાન નેટની 2 ટ્રેક વચ્ચેના અંતરને ઘટાડવાનો પ્રયાસ કરો મૂળ વિચાર એ છે કે જો તમે જોશો કે અહીં 1 પણ છે તો કંઈક આવું છે જો તમે જોશો કે તમારી પાસે આ 1 છે અને બીજી 1 ક્યાંકથી આવી રહી છે તો આ 1 નેટ તમારી પાસે આના જેવું દોરેલું છે 1 પણ આ રીતે આવી રહ્યું છે તો તમે તેને શક્ય તેટલું આની નજીક લઈ જવાનો પ્રયાસ કરો આ 2 ના સેગમેન્ટમાં લાવવા માટે કહે છે જેમ કે અહીં 3 અને 3 સમાંતર ચાલી રહ્યા છે 1 અને 1 માં આપણે સમાંતર ચાલી રહ્યા છીએ તમે તેમને શક્ય તેટલી નજીક ખસેડવાનો પ્રયાસ કરો અહીં તેના વિશે ઘણું આગળ છે અને પ્રયાસ કરો નેટ્સને બાઉન્ડ્રીની નજીક ખસેડો જેમાં આગળનું ટર્મિનલ છે જો હું જોઉં કે મારું આગલું ટર્મિનલ અહીં છે તો હું તેને શક્ય તેટલું નીચેથી નીચે ખસેડવાનો પ્રયાસ કરું છું અને અલબત્ત જો જરૂરી હોય તો અમારે વધારાના ટ્રેકની જરૂર પડશે અને જો તમે આ હ્યુરિસ્ટિક્સને અનુસરો છો તો આ માત્ર એક ઉદાહરણ છે જે તૈયાર કરવામાં આવ્યું છે હું સૂચન કરું છું કે તમે તેને આઉટ બાય હૅન્ડ રાખી કામ કરો અને જુઓ કે તે કેવી રીતે કાર્ય કરે છે અમે તેને આ રીતે ડાબે થી કરીએ છીએ અમે એક અસાઇનથી શરૂ કરીને એ જ ટ્રેક પર જઈએ છીએ બીજું તમે ટ્રૅક 2 શરૂ કરો છો અને હ્યુરિસ્ટિકનો ઉપયોગ કરીને આગલા ટર્મિનલ 1 માટે નીચે છે તેથી જ તમે તેને શક્ય તેટલું નીચે લાવો છો તેથી તમે અહીં 1 લાવો તેથી આ રીતે તમે ફરીથી આગળ વધો આ ટર્મિનલ 2 આવી રહ્યું છે પરંતુ 2 માટે આગામી ટર્મિનલ ઉપર છે તેથી તેને શક્ય તેટલું ઉપર લાવો તેથી તમે તમામ હ્યુરિસ્ટિક્સનો ઉપયોગ કરો છો અને તમને આના જેવું સોલ્યુશન મળે છે તે જુઓ કે તેથી કેટલીક નેટ્સ તમને ડોગલેગ્સ મળે છે અહીં પણ તમને ડોગલેગ મળે છે તેથી આ સાથે આપણે આ લેકચર ના અંતમાં આવીશું તેથી આપણે આગામી લેક્ચર માં આપણી ચર્ચા ચાલુ રાખીશું